વ્યવહારુ અભિગમ સાથે સર્વિસ માર્કેટિંગ પર આ વિડિઓ જોવા બદલ આભાર મારું નામ ડો બિપ્લબ દત્તા છે અને મારા સંપર્કો અહીં આપવામાં આવ્યા છે તેથી જો તમને કોઈ ફીડબેક હોય તો તમે મેક્રો વાતાવરણને લખી શકો છો અને હું તમને શક્ય તેટલો જવાબ આપવાનો પ્રયત્ન કરીશ હવે આ પાઠમાં આપણે માર્કેટીંગ તકોના અન્વેષણની ચર્ચા કરવા જઈ રહ્યા છીએ ભાગ 2 તેથી આપણે અગાઉના પાઠમાં SWOT વિશ્લેષણ અને TOW મેટ્રિક્સની ચર્ચા કરી છે અને હવે આપણે જોઈએ છીએ કે વાતાવરણમાંથી તકો કેવી રીતે જોવી તકો માટે શોધખોળ ચાલો હવે સર્વિસ માર્કેટિંગ તકો માટે કેવી રીતે અન્વેષણ કરવું તેની ચર્ચા કરીએ સુશીલનો જ કેસ લો તે હવે 5 વર્ષથી ઓટોમોબાઇલ ડીલરના સર્વિસ વિભાગમાં મેનેજર તરીકે કામ કરે છે તેઓ અગાઉ આ વિભાગમાં મિકેનિક હતા તેણે સંભવિત તક જોઈ તેણે તેની બહેનને કહ્યું કે તે તેના વર્કશોપમાં આવતા હાઇબ્રિડ ફ્યુઅલ ઇલેક્ટ્રિક એન્જિન સાથે વધુને વધુ ઓટોમોબાઇલ્સ શોધે છે એક અંદાજ મુજબ 30 થી 40 ઓટોમોટિવ વેચાણ હવેથી 3 વર્ષ સુધી હાઇબ્રિડ વેરાયટીનું હશે તાજેતરમાં ઓટોમોટિવ જાયન્ટ મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાએ બેંગ્લોર સ્થિત ઇલેક્ટ્રિક કાર ઉત્પાદક રેવાને ખરીદી હતી વર્ણસંકર વાહનમાં સર્કિટ અને સિસ્ટમો બિન વર્ણસંકરથી અલગ છે અને મોટાભાગના મિકેનિક્સ હાલમાં તકનીકને સારી રીતે જાણતા નથી હવે સુશીલે વિચાર્યું કે તે હાઇબ્રિડ કાર સર્વિસ સેન્ટર નામની કાર સર્વિસ ફર્મ શરૂ કરી શકે છે સુશીલને નવી તક મળી શું આપણે એક શોધી શકીએ જોવા માટે કેટલીક જગ્યાઓ નીચે આપેલ છે આપણે તકો ક્યાંથી મેળવી શકીએ કેટલાક પહેલા ઉદ્યોગના ટ્રેન્ડ રિપોર્ટ્સ વાંચવામાં આવે છે જે ઉદ્યોગમાં નવી શોધો નવીનતાઓ અને વલણો જાહેર કરે છે હ્યુમન જીનોમ પ્રોજેક્ટ બાયોટેકનોલોજી નેનો ટેકનોલોજી સૌર કોષો ખોરાક અને પોષણ વગેરેમાં ઘણા બધા અદ્યતન સંશોધન કરવામાં આવી રહ્યા છે જે નવી ટેકનોલોજી આધારિત સર્વિસ પૂરી પાડવાની તક ફેંકી શકે છે નવું નિયમન અનેક તકો લાવી શકે છે હાલમાં 3G સ્પેક્ટ્રમ ભારત સરકાર દ્વારા વેચવામાં આવી રહ્યું છે અને ઘણી ટેલિકોમ કંપનીઓએ આ સ્પેક્ટ્રમમાં બેન્ડવિડ્થ ખરીદી છે રહેવાસીઓની અપેક્ષા પૂરી કરવામાં નાગરિક અધિકારીઓની નિષ્ફળતા એક તક હોઈ શકે છે પર્યાપ્ત પાણી અને વીજળી પૂરી પાડવા માટે નગરપાલિકાઓની અપંગતાએ પાણી અને ડીઝલ આધારિત વીજ ઉત્પાદન સર્વિસ નું વિતરણ કરતી કંપનીઓ શરૂ કરી છે ખાનગી કંપનીઓ કચરાના સંગ્રહ અને નિકાલ માટે કચરો વ્યવસ્થાપન સર્વિસ પૂરી પાડે છે તેથી જો આપણી પાસે એન્ટેના હોય અને જો આપણે આપણા વાતાવરણમાં આપણા બજારના વાતાવરણમાં જોવાનું ચાલુ રાખીએ તો આપણે જોઈ શકીએ છીએ કે ત્યાં ઘણી તકો સર્વિસ પૂરી પાડે છે ખાસ કરીને કહે છે કે વસ્તી વૃદ્ધ થઈ રહી છે અને વસ્તી વધી રહી છે તેઓ વધુને વધુ સર્વિસ ની માંગ કરી રહ્યા છે જે ઉજ્જવળ યુવા વસ્તીને રોજગારી પૂરી પાડવા માટે સક્ષમ બનશે તેથી તકો માટે શોધ લોકોની રુચિ વિશ્વભરમાં બદલાઈ રહી છે પર્સનલ કમ્પ્યુટર્સ અને ઇન્ટરનેટના લોકપ્રિયતા સાથે વધુ લોકો હોમ કમ્પ્યુટર્સ ઇન્ટરનેટ અને સંબંધિત સર્વિસ ની માંગ કરી રહ્યા છે આબોહવા પરિવર્તનની વૈશ્વિક જાગૃતિને પગલે ઘણી કંપનીઓ કાર્બન ક્રેડિટ કન્સલ્ટન્સીનો લાભ લઈ રહી છે લોકો સમયની ભૂખે મરે છે અને ઘણી નાની સગવડ માગી રહ્યા છે જેમ કે બાળ સંભાળ પાલતુ સંભાળ કારની સંભાળ કરિયાણાની ડિલિવરી ઘરેલુ સર્વિસ વગેરે છે મોટો ધંધો સલામતી અથવા દરવાજા જેવી નાની પહેલમાં રસ લેવા માટે અસમર્થ હોઈ શકે છે જે તેમના માટે નફાકારક બનવા માટે ખૂબ નાની છે નાના સર્વિસ પ્રદાતાઓ તે સર્વિસ શરૂ કરી શકે છે હાલના વ્યવસાયોના વેચાણ વ્યક્તિઓ સાથે વાતચીત કરો તમારી વર્તમાન સર્વિસ માંથી તેઓ કયા ફેરફારો અને સુધારા ઇચ્છે છે તે જાણવા માટે ગ્રાહકો સાથે વાત કરો આ એક એવી તક હોઈ શકે છે જેનો આપણે ઉપયોગ કરી શકીએ પછી આપણે તક ઓળખના વિચાર પર આવીએ છીએ વ્યાપાર સાહસ ગ્રાહકો માટે નોંધપાત્ર સમસ્યાનું નિરાકરણ કરીને નોંધપાત્ર મૂલ્ય બનાવે છે અથવા નોંધપાત્ર જરૂરિયાત પૂરી કરે છે જેના માટે ગ્રાહકો પ્રીમિયમ ચૂકવવા તૈયાર હોય છે તે શેરહોલ્ડર માટે નોંધપાત્ર નફાની સંભાવના આપે છે જે તેમના જોખમ અને પુરસ્કારની ક્ષમતાને પહોંચી વળવા માટે પૂરતી છે બિઝનેસ સાહસ સ્થાપક અને મેનેજમેન્ટ ટીમની ક્ષમતાઓ કુશળતા અને અનુભવ સાથે સારો ફિટ રજૂ કરે છે ટૂંકા ગાળાના ધબકારાથી વિપરીત લાંબા ગાળા માટે વ્યાપારની તકો પ્રવર્તે છે અને ફાઇનાન્સર બિઝનેસ સાહસને નાણાં આપવા તૈયાર છે તેથી આ તમામ માપદંડો તક ઓળખવામાં મદદ કરશે અને કોઈપણ આ તક ઓળખનો લાભ લઈ શકે છે એક તક ઓળખીને આપણે તક મૂલ્યાંકન માટે જવું પડશે તેથી સફળ બિઝનેસ કેસ બનવા માટે માર્કેટિંગ શક્યતા નાણાકીય શક્યતા અને તકનીકી શક્યતાના સંદર્ભમાં તકનું મૂલ્યાંકન કરવું આવશ્યક છે તેથી માર્કેટિંગની શક્યતા તપાસો આપણે સૌપ્રથમ સંદર્ભ વિશ્લેષણથી શરૂઆત કરીએ છીએ સર્વિસ ના માર્કેટિંગની શક્યતા જાણવા માટે નીચેના પ્રશ્નોના જવાબો આપવાના રહેશે અર્થતંત્રની સ્થિતિ શું છે તે સમૃદ્ધિ ઘટી મંદી અમે જે પ્રદેશની સર્વિસ કરવા જઈ રહ્યા છીએ તેની પુનપ્રાપ્તિ કેવી છે તેથી જો વ્યવસાય સમૃદ્ધિમાં હોય તો તમે શ્રેષ્ઠ સર્વિસ પ્રદાન કરી શકો છો અને ઊચી કિંમતો વસૂલ કરી શકો છો પરંતુ જો સમાજ મંદીમાં હોય અથવા ઘટી રહ્યો હોય તો તમારે મૂલ્ય કિંમતો પર કેટલીક મૂલ્યવર્ધિત સર્વિસ પૂરી પાડવી પડશે યોગ્ય ભાવે અર્થ એ થાય કે લક્ષ્ય વસ્તી શું છે જે અમારા વ્યવસાય દ્વારા આપવામાં આવશે બજારમાં અમારી સર્વિસ ની માંગ શું છે બજારમાં સર્વિસ ની વૃદ્ધિનો દર કેટલો છે જે ઉદ્યોગમાં અમારી કંપની ભાગ બનશે તેના માટે મૂડી પર વળતર શું છે અમે વાસ્તવમાં ભારતમાં ઘણી સર્વિસ અને રોજગારી પર મૂડી પર તેમના વળતરની ચર્ચા કરી છે અને અમે જોયું છે કે હોટેલ જેવી ઘણી સર્વિસ મૂડી રોજગાર અને ખૂબ આકર્ષક વ્યવસાયો પર ઘણું વળતર આપે છે શું અમારી સર્વિસ શરૂ કરવા અને સંચાલન કરવા માટે રાજકીય વાતાવરણ યોગ્ય છે જોખમો શું છે સંબંધિત વ્યવસાય કાયદો શું છે જેનું આપણે પાલન કરવું જોઈએ શું સમાજની સંસ્કૃતિ કે જેમાં આપણે સંચાલન કરીશું તે આપડું સ્વાગત કરશે અને સ્વીકારી શકશે તેથી આ વ્યવસાયના વાતાવરણ માટે સંદર્ભ વિશ્લેષણના પ્રશ્નો છે પછી ગ્રાહક વિશ્લેષણ આવે છે સંભવિત ગ્રાહકો કોણ છે શું આપણે તેમના નામ અને વર્ણન કરી શકીએ જો આપણે ન કરી શકીએ તો આપણો વ્યવસાય ખૂબ સૈદ્ધાંતિક છે શું થોડા ગ્રાહકોએ અમારી સર્વિસ શરૂ કર્યા પછી તેને ખરીદવાની તૈયારી દર્શાવી છે તેથી આ એવા પ્રશ્નો છે જે ખુબ મહત્વપૂર્ણ છે જેનાથી આપડે આપડો ધંધો સરસ રીતે ઉભો કરી શકે સર્વિસ ગ્રાહકોને કેવી રીતે લાભ આપશે શું તે કોઈ નોંધપાત્ર સમસ્યાનું નિરાકરણ કરે છે અથવા જરૂરિયાત પૂરી થતી નથી શું ગ્રાહકો સર્વિસ ખરીદવા ઇચ્છુક છે શું ગ્રાહકો આ જરૂરિયાતને સંતોષવા માટે ચૂકવણી કરવા તૈયાર છે કેટલા લોકોને ફાયદો થાય છે તે અંદાજિત બજારનું કદ શું છે શું બજાર સ્થિર છે કે વધી રહ્યું છે અને કયા દરે આગામી કેટલાક વર્ષોમાં બિઝનેસ બજારના કયા ભાગને સર્વિસ આપશે તેવી આશા રાખશે પછી આપણે સ્પર્ધાત્મક વિશ્લેષણ પર આવીએ છીએ જે 5 દળોનું વિશ્લેષણ છે જેની આપણે અગાઉ પણ ચર્ચા કરી છે તો ઉદ્યોગના હરીફ કોણ છે તેમની શક્તિ અને નબળાઈઓ શું છે તેઓ અમારા નવા સાહસ પર કેવી પ્રતિક્રિયા આપે છે કયા વિકલ્પો અથવા અવેજી ઉપલબ્ધ છે ખરીદદારો વ્યવસાય પર કેવી રીતે દબાણ લાવી શકે સપ્લાયર્સ બિઝનેસ પર કેવી રીતે દબાણ લાવી શકે નવી કંપનીઓ માટે બજારમાં આવવું અથવા હાલની કંપનીઓ માટે સમાન સર્વિસ શરૂ કરવી કેટલું સરળ છે સ્પર્ધાની સામે બજાર કેટલો સમય ચાલશે તેથી આ કેટલાક પ્રશ્નો છે જે સ્પર્ધાના વિશ્લેષણ માટે કરવામાં આવે છે આગળ આપણે તકનીકી શક્યતા તપાસવા જઈએ છીએ તેથી અમારે કંપનીનું વિશ્લેષણ કરવું પડશે કે કંપની પાસે કઈ યોગ્યતા અને ક્ષમતાઓ છે તે શોધી ને પછી શું તે પસંદ કરેલા ટાર્ગેટ સેગમેન્ટની સર્વિસ કરવાની ક્ષમતા અને યોગ્યતા ધરાવે છે તો ઇમારતો પ્લાન્ટ મશીનરી સાધનો અને સોફ્ટવેર જેવા ઇન્ફ્રાસ્ટ્રક્ચર કયા સ્થાપવા પડશે શું આ સરળતાથી ઉપલબ્ધ છે જો નહિં તો અમે તેમને કેવી રીતે મેળવવાની યોજના બનાવીએ કઈ મેનેજમેન્ટ કુશળતાની જરૂર પડશે તે કેવી રીતે મેળવી શકાય સર્વિસ આપવા માટે લોકોની લાયકાત શું છે તેઓને કેવી રીતે ભરતી અને તાલીમ આપી શકાય પછી અમે સહયોગી વિશ્લેષણ પર આવીએ છીએ અમારા ભાગીદારો કોણ હશે જો કોઈ હોય તો અમારા સપ્લાયર્સ અમારા કમ્યુનિકેશન પાર્ટનર્સ અમારા ડિસ્ટ્રિબ્યુશન પાર્ટનર્સ અથવા એજન્ટ્સ અમારા ધિરાણકર્તાઓ અને બેન્કરો કોણ હશે તેથી સહયોગી વિશ્લેષણની ચિંતા હોય ત્યાં સુધી આ તમામ પ્રકારની બાબતોનો જવાબ આપવો પડશે પછી આર્થિક શક્યતા તપાસો તેથી સર્વિસ વ્યવસાયની આર્થિક શક્યતા ચકાસવા માટે નીચેના પ્રશ્નોના જવાબો આપવાના રહેશે આગામી 3 વર્ષ માટે વર્ષ મુજબ વેચાણની આગાહી શું હશે અમારી સર્વિસ ની માંગની સ્થિતિસ્થાપકતા શું છે પીક અને ઓફ પીક સમયગાળા દરમિયાન આપણે માંગ અને પુરવઠાને કેવી રીતે મેચ કરીશું અમારા વ્યવસાયનો સ્થિર અને ચલિત ખર્ચ કેટલો હશે જો કોઈ હોય તો ભાવો પર શું અવરોધો છે બ્રેક ઇવન વેચાણનું પ્રમાણ શું હશે રોકાણ પર અંદાજિત વળતર કેટલું હશે શું તે હાલના બેંક વ્યાજ દર કરતા વધારે છે તેથી આ મહત્વના પાસાઓ છે જે આપણે તપાસવાના છે અને જો આપણે સર્વિસ વ્યવસાયને ગંભીરતાથી સ્થાપિત કરવા માંગતા હોઈએ તો આ ખૂબ જ મહત્વપૂર્ણ છે પછી અમે ભારતમાં સર્વિસ માર્કેટિંગની તકો પર જઈએ છીએ તેથી આ વિભાગમાં આપણે ભારતમાં કઈ તકો ઉપલબ્ધ છે તે જોઈશું અને જોશું કે આ તકોનો લાભ લેવા માટે અમે આ તકોને સંબોધવા માટે સર્વિસ વ્યવસાયો સ્થાપી શકીએ કે નહીં તો પહેલા અમને બેન્કિંગ સર્વિસ હવે ભારતમાં 1991 માં ઉદારીકરણ નીતિઓ શરૂ થયા પછી સ્પર્ધાત્મક દૃશ્ય બદલાયું તેણે જાહેર ક્ષેત્રની બેંકોને ગ્રાહકોને સંતોષ આપવા પર ધ્યાન કેન્દ્રિત કરવાની ફરજ પાડી ગ્રાહકોની જરૂરિયાતો અનુસાર સર્વિસ પૂરી પાડવા માટે બેન્કિંગ સંસ્થાઓએ બજાર લક્ષી બનવું પડશે બેંકો પાસે 3 પ્રોડક્ટ લાઇન ડિપોઝિટ લોન અને એડવાન્સ અને સહાયક સર્વિસ છે સહાયક સર્વિસ માં ચેકની ચુકવણી વિનિમયના બિલ ડ્રાફ્ટ લવાજમ પ્રવાસી ચેક વિદેશી વિનિમય કસ્ટોડિયન સર્વિસ વગેરેનો સમાવેશ થાય છે બેંકનું સંશોધન કેન્દ્ર ગ્રાહકોની ધારણાઓ ખરીદી વર્તન ગ્રાહકની પસંદ અને નાપસંદ અને ગ્રાહકોના સૂચનોના આધારે સ્વીકૃતિ વધારવા માટે હાલના ઉત્પાદનોમાં ફેરફાર સાથે સંબંધિત પ્રવૃત્તિઓ કરે છે પ્રોડક્ટ ડિઝાઇનિંગ નિષ્ણાતોની ટીમ નવી પ્રોડક્ટ્સ બનાવવા માટે કામ કરે છે ઉત્પાદનો કે જે ગ્રાહકોની અપેક્ષાઓ પૂરી કરવામાં નિષ્ફળ જાય છે તે ઉત્પાદન લાઇનમાંથી કાઢી નાખવામાં આવે છે પછી અમે છૂટક સર્વિસ પર આવીએ છીએ પરંપરાગત રીતે પારિવારિક કિરાના સ્ટોર્સ દ્વારા પ્રભુત્વ ધરાવતા ભારતીય રિટેલ ઉદ્યોગને ફોર્મેટ અને સ્ટ્રક્ચર બંનેમાં જબરદસ્ત પરિવર્તનનો સામનો કરવો પડ્યો છે બમણી આવક ધરાવતા પરિવારના ઉદયને પરિણામે ખરીદશક્તિમાં વધારો વધારે ગતિશીલતા ક્રેડિટ કાર્ડ્સની ઉપલબ્ધતા જીવનશૈલીમાં ફેરફાર અને સમયની અછત સગવડ ખરીદીની જરૂરિયાત જરૂરી બનાવે છે ભારતમાં સંગઠિત છૂટક વેચાણ મુખ્યત્વે શહેરી ઘટના રહી છે જો કે આ ઘટના ભારતીય નગરોમાં પણ પ્રવેશી રહી છે કોઈપણ રિટેલ આઉટલેટ ચેઇન જે વ્યવસાયિક રીતે સંચાલિત થાય છે તેમાં જવાબદારી રૂપે પારદર્શિતા તેમજ વ્યવસ્થિત સપ્લાય ચૈન મેનેજમેન્ટ થકી કેન્દ્રિત ગુણવત્તા નિયંત્રણ હોય છેસોર્સિંગ દ્રારા સંગઠિત છૂટક વેચાણનો ભાગ બની શકે છે તેથી આ તકનો લાભ લેવા માટે ઘણી બધી સંગઠિત રિટેલિંગ સર્વિસ ગોઠવી શકાય છે પછી પરિવહન માટે આવે છે તેથી આપણી પાસે માર્ગ પરિવહન સર્વિસ છે ઉદાહરણ તરીકે તેથી સુવર્ણ ચતુર્ભુજ સહિત ભારતમાં માર્ગ માળખાના વિકાસ સાથે માર્ગ પરિવહન સર્વિસ પણ વધી રહી છે સુવર્ણ ચતુર્ભુજ વાસ્તવમાં 4 મહાનગરોને જોડે છે જે દિલ્હી કલકત્તા મદ્રાસ અને બોમ્બે છે તો માર્ગ પરિવહન સર્વિસ પણ વધી રહી છે લગભગ 500 કિલોમીટરના અંતરે શહેરો વચ્ચે ટેક્સી સર્વિસ વધી રહી છે એ જ રીતે શહેરો અને નગરોને જોડતા શહેરોમાં પણ બસ સર્વિસ વધી રહી છે આન્દ્રા પ્રદેશ રાજ્ય માર્ગ પરિવહન નિગમનું સર્વિસ પ્રોડક્ટ મિશ્રણ આગામી સ્લાઇડમાં દર્શાવવામાં આવ્યું છે તેથી અહીં આપણે જોઈએ છીએ કે સર્વિસ પ્રોડક્ટનું મિશ્રણ છે મોફુસિલ સર્વિસ શહેરની સર્વિસ પૂરક સર્વિસ અને સહાયક સર્વિસ તેથી મોફુસિલ સર્વિસ ત્યાં સામાન્ય એક્સપ્રેસ વૈભવી અને હાઇ ટેકનોલોજી છે સિટી સામાન્ય મેટ્રો એક્સપ્રેસ મેટ્રો લાઇનર જેવી શહેરી સર્વિસ પોસ્ટલ મેઇલ બેગ પાર્સલ સર્વિસ વિશેષ સર્વિસ જેવી બધી પૂરક સર્વિસ જે બસો દ્વારા કરવામાં આવે છે અને સહાયક સર્વિસ જેમ કે કલોક ફેસીલીટી સુવિધાઓ શયનગૃહ રીફ્રેશમેન્ટ અથવા રેસ્ટોરાં અન્ય સ્ટોલ શૌચાલય વાહન પાર્કિંગ સ્ટેન્ડ માહિતી કેન્દ્ર CCTV પીવાનું પાણી વાયરિંગ હોલ બેઠક અને લાઇટ જાળવણી સુરક્ષા બસ ટર્મિનસ પર પ્રાથમિક સારવાર કેન્દ્રો છે પછી વીમા સર્વિસ પર આવો વીમા સર્વિસ 4 પ્રકારની હોઈ શકે છે જે વ્યક્તિગત વીમો મિલકત વીમો જવાબદારી વીમો અને વફાદારી વીમો છે ભારતમાં ઉપલબ્ધ વિવિધ પ્રકારના વીમા આગામી સ્લાઇડમાં દર્શાવવામાં આવ્યા છે વ્યક્તિગત વીમો જીવનને આવરી લે છે સંપત્તિ વીમો વીમાદાતાની મિલકત સંબંધિત જોખમોને આવરી લે છે જવાબદારી વીમો આકસ્મિક મૃત્યુ અપંગતા બરતરફ પૂર ભૂકંપ અને આવા જોખમોના જોખમોને આવરી લે છે જ્યાં નુકસાન કુદરતી અથવા ભૌતિક કારણોનું પરિણામ છે વફાદારી વીમો સંગઠનોને નાણાં જામીનગીરી અને ઈન્વેન્ટરી થી થતી ખોટ સામે રક્ષણ આપે છે સામાન્ય વફાદારીના દાવાઓમાં કર્મચારીની અપ્રમાણિકતા ઉચાપત બનાવટી લૂંટ સલામત ઘરફોડ ચોરી કોમ્પ્યુટર છેતરપિંડી વાયર ટ્રાન્સફર છેતરપિંડી નકલી અને અન્ય ગુનાહિત કૃત્યોનો આરોપ છે જો કોઈ વ્યક્તિ ફીડુંસીયારી વીમો લીધેલ હોય તો વીમાધારકને વીમા કંપની કાયદાકીય પેન્શન રિફોર્મ અનુસાર કાનૂની જવાબદારી સ્વર્પે ચુકવણી કરે છે ક્રેડિટ વીમો એ એક પ્રકારની જીવન વીમા પોલિસી છે જે ઉધાર લેનાર દ્વારા ખરીદવામાં આવે છે જે મૃત્યુ અપંગતા અથવા દુર્લભ કિસ્સાઓમાં બેરોજગારીના કિસ્સામાં એક અથવા વધુ હાલના દેવાની ચૂકવણી કરે છે તેથી આ વીમા સર્વિસ નું મિશ્રણ છે વ્યક્તિગત વીમો મિલકત વીમો જવાબદારી વીમો અને વફાદારી વીમો અને જીવનનો વ્યક્તિગત વીમો અથવા વ્યક્તિગત અકસ્માત અને આરોગ્ય મિલકત વીમો દરિયાઈ અગ્નિ ઓટોમોબાઈલ પશુધન પાક મશીનરી ચોરી વગેરે જવાબદારી વીમો તૃતીય પક્ષ વીમા કર્મચારીઓ મોટર અને પુન વીમો અને વફાદારી વીમો વિશ્વાસપાત્ર વીમો ક્રેડિટ વીમો અને ખાનગી વીમો છે પછી અમે અન્ય સર્વિસ માર્કેટિંગની તકો પર જઈએ છીએ જેમ કે આતિથ્ય સર્વિસ માર્કેટિંગ ના માર્કેટિંગમાં સર્વિસ પ્રદાતા અને ગ્રાહક વચ્ચેની ક્રિયાપ્રતિક્રિયા દરમિયાન ભૌતિક વાતાવરણ સર્વિસ ભાવો આંતરિક માર્કેટિંગ પ્રમોશન અને ઇન્ટરેક્ટિવ માર્કેટિંગનો સમાવેશ થાય છે બજારનું વિભાજન મોટે ભાગે કિંમત અથવા પોષણક્ષમતા પર અને જીવનશૈલીના ચલો પર આધારિત છે હોસ્પિટાલિટી ઉદ્યોગમાં આંતરિક માર્કેટિંગનું થોડું મહત્વ છે આંતરિક માર્કેટિંગ સંસ્થાના કર્મચારીઓને સર્વિસ ઉત્પાદનના માર્કેટિંગનો સંદર્ભ આપે છે એવું કહેવામાં આવે છે કે જો તમે સંતુષ્ટ ગ્રાહકો ઇચ્છતા હો તો તમારે તમારા કર્મચારીઓને સંતુષ્ટ અને સારી રીતે તાલીમ આપવી જોઈએ બીજા શબ્દોમાં કહીએ તો ખુશ કર્મચારીઓ પછીની ક્રિયાપ્રતિક્રિયાઓ દરમિયાન ગ્રાહકોને ખુશ રાખી શકે છે આ ક્રિયાપ્રતિક્રિયાઓને સત્યની ક્ષણો કહેવામાં આવે છે શિક્ષણ સર્વિસ ની વાત કરીએ તો ભારતમાં તાજેતરના વર્ષોમાં શિક્ષણ સર્વિસ નું માર્કેટિંગ મહત્વનું બની ગયું છે ઝડપથી બદલાતા આર્થિક અને વ્યાપારનું દૃશ્ય શિક્ષણ ક્ષેત્રમાં પણ પ્રતિબિંબિત થાય છે પ્રાથમિકથી લઈને અત્યંત અદ્યતન વિશિષ્ટ સ્તર સુધી તમામ સ્તરે કોર્પોરેટ સંગઠનના પ્રવેશથી ભારતમાં શિક્ષણ સર્વિસ માટે સ્પર્ધાત્મક વાતાવરણ સર્જાયું છે પ્રવાસન સર્વિસ વિકસિત તેમજ વિકાસશીલ દેશો પ્રવાસન ઉદ્યોગને નવો આકાર આપવા માટે જોરશોરથી પ્રયાસો કરી રહ્યા છે નીતિ નિર્માતાઓમાં વલણ બદલવા પાછળનું મુખ્ય કારણ વિદેશી હૂંડિયામણ પેદા કરવાની આ ઉદ્યોગની ક્ષમતા છે ઓસ્ટ્રેલીયા બેલ્જિયમ કેનેડા ફ્રાન્સ ઇટાલી જાપાન સિંગાપોર સ્પેન સ્વિટ્ઝર્લન્ડ યુકે અને યુએસએ જેવા દેશો પ્રવાસન ઉદ્યોગ દ્વારા તેમના ખજાનામાં ઉદાર ડિવિડન્ડનું યોગદાન આપવામાં સફળ રહ્યા છે તેથી લેખકોના વિવિધ સંદર્ભો જેમની પાસેથી મેં સામગ્રી લીધી છે તે તમારા ઉપયોગ માટે અહીં આપ્યા છે આ વિડીયો જોવા બદલ આભાર તમારો દિવસ શુભ રહે